તેથી અત્યાર સુધી આપણે જે આવરી લીધું છે તે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રી 4 0 અને IIoT માં વિવિધ મૂળભૂત ખ્યાલો છે આ વ્યાખ્યાનમાં આપણે જેમાંથી પસાર થવા જઈ રહ્યા છીએ તે IIoT ના વ્યવસાયિક પાસાઓ પાછળના કેટલાક મૂળભૂત ખ્યાલો છે જો કે આ કોર્સ તકનીકી રીતે લક્ષી છે પરંતુ સર્વગ્રાહી પરિપ્રેક્ષ્યમાં મને લાગે છે કે જો આપણે પસાર કરીશું જો આપણને IIoT ના વ્યવસાયિક પાસાઓ શું છે તે વિશે થોડું જ્ઞાન હશે અને ખાસ કરીને કારણ કે IIoT એવું માનવામાં આવે છે કે તે ઔદ્યોગિક સેટિંગ્સમાં વપરાય છે અને ત્યારપછી અમે અન્ય લેક્ચર્સમાં જઈશું અમે IIoT તેમજ ઈન્ડસ્ટ્રી 4 0 બંનેની ટેકનિકલ બાબતોના વધુ ઊંડાણપૂર્વકના પાસાઓમાંથી પસાર થઈશું ચાલો હવે IIoT ના કેટલાક મૂળભૂત પાસાઓ જોઈએ તેથી વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં આપણે એ સમજવાની જરૂર છે કે વિવિધ બિઝનેસ મોડલ શું છે અને સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે બિઝનેસ મોડલ શું છે તેથી એક બિઝનેસ મોડલ મૂળભૂત રીતે તે વિવિધ પાસાઓને કેપ્ચર કરે છે જેમ કે સંસ્થા કેવી રીતે બનાવવામાં આવે છે તે ગ્રાહકોને મૂલ્ય કેવી રીતે પહોંચાડે છે મૂલ્ય મેળવે છે મૂલ્ય પહોંચાડે છે વગેરે તેથી આ વિવિધ પાસાઓ છે જે વ્યવસાય મોડેલમાં કેપ્ચર થાય છે અને તે મૂળભૂત રીતે છે કે આ વ્યવસાય મોડેલ એ વ્યવસાયના સંગઠનાત્મક અને નાણાકીય આર્કિટેક્ચરનું મૂર્ત સ્વરૂપ છે તેથી આ મોડેલો મૂળભૂત રીતે વ્યવસાય કેવી રીતે ચલાવવા માંગે છે તેની વિવિધ કામગીરીઓ તે કેવી રીતે કરવામાં આવશે તેનું વર્ણન આપશે અને તે વ્યવસાયમાં કેવી રીતે જઈ રહ્યું છે તે વિવિધ નાણાકીય બાબતો નાણાકીય પાસાઓ તે કેવી રીતે અલગ અલગ નફો કમાવવા જઈ રહ્યું છે અને તે ચોક્કસ બજારના સંદર્ભમાં કેવી રીતે સ્થિત થશે કે તે પૂરી કરવા જઈ રહ્યું છે ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ બિઝનેસ મૉડલના વિવિધ પાસાઓ શું છે જેને આપણે IoT તેમજ IIoTમાં ઉપયોગ માટેના બિઝનેસ મૉડલના વિવિધ પાસાઓમાંથી પસાર થતાં પહેલાં સમજવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી ચાલો બિઝનેસ મોડલના વિવિધ પાસાઓને જોવાનો પ્રયાસ કરીએ ચાલો માની લઈએ કે આ બિઝનેસ મોડલ છે ચાલો ધ્યાનમાં લઈએ કે આપણે બિઝનેસ મોડલ વિશે વાત કરી રહ્યા છીએ તો તેના વિવિધ બિલ્ડિંગ બ્લોક્સ શું છે તેથી સૌપ્રથમ જે આપણે સમજવું જોઈએ તે બજાર સેગમેન્ટ શું છે માર્કેટ સેગમેન્ટ જે વ્યવસાયે પૂરી કરવાનો છે પછી આપણે મૂલ્ય સાંકળનું માળખું શું છે તે સમજવું જોઈએ વિવિધ મૂલ્ય દરખાસ્તો આવક જનરેશન અને તે આવક મોડેલમાં અલગ અલગ માર્જિન શું છે અને વેલ્યુ નેટવર્કમાં સ્થિતિ શું છે અને બીજી ખૂબ મહત્વની બાબત એ છે કે સ્પર્ધાત્મક વ્યૂહરચના તેથી આ વ્યાપક રીતે અલગ અલગ છે આ બિલ્ડીંગ બ્લોક્સ ના વિવિધ પાસાઓ છે ચાલો આપણે કોઈપણ બિઝનેસ મોડલ વિશે કહીએ તેથી આ વિભાવનાઓ આગળની બાબતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે જેની અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે IoT ના સંદર્ભમાં આ બિઝનેસ મોડલ્સ ને કેવી રીતે સમજવું જોઈએ અને ત્યાર બાદ આગળના લેક્ચરમાં IIoT ના સંદર્ભમાં વિવિધ પાસાઓ વિશે તેમજ વધુ વિશિષ્ટ રીતે વાત કરીશું તેથી આ સમજી લીધા પછી ચાલો હવે આપણે થોડા સમય પહેલા જોયેલા અમારા વિવિધ બિલ્ડિંગ બ્લોક્સ પર પાછા જઈએ તેથી પ્રથમ એક મૂલ્ય પ્રસ્તાવ છે ચાલો પહેલા મૂલ્ય પ્રસ્તાવને લઈએ તેથી મૂલ્ય દરખાસ્ત અમે ગ્રાહકોને મૂલ્યો ઓફર કરવા વિશે વાત કરી રહ્યા છીએ તેથી વિવિધ ઉત્પાદનો અથવા સેવાઓ શું છે જે ગ્રાહક વિભાગો માટે મૂલ્યો બનાવશે જે વ્યવસાય ધ્યાનમાં લેવા માંગે છે આ મૂલ્યો જથ્થાત્મક હોઈ શકે છે જેમ કે કિંમતના પાસાઓ ઉત્પાદન સેવા પ્રદર્શન વગેરે અથવા આ પ્રકૃતિમાં ગુણાત્મક હોઈ શકે છે જેમ કે ડિઝાઇન કે જેને કસ્ટમાઇઝેશન ગ્રાહક અનુભવ બ્રાન્ડિંગ વગેરે વગેરેને ધ્યાનમાં લેવું જોઈએ તેથી આ મૂળભૂત રીતે મૂલ્ય પ્રસ્તાવના પાસાઓ છે પછીનું માર્કેટ સેગમેન્ટ છે માર્કેટ્સ સેગમેન્ટ મૂળભૂત રીતે બજારના વિવિધ સેગમેન્ટ્સ શું છે તે વિશે વાત કરે છે જેને ધ્યાનમાં લેવાનું છે તેથી ગ્રાહકોના જુદા જુદા જૂથો અંતિમ વપરાશકર્તા સંસ્થાઓ કે જે બિઝનેસ એન્ટરપ્રાઈઝ સેવા આપવાનું લક્ષ્ય રાખે છે અને ત્યાં વિવિધ પ્રકારના ગ્રાહક વિભાગો હોઈ શકે છે ઉદાહરણ તરીકે એક ગ્રાહક સેગમેન્ટ માસ માર્કેટ જેવું કંઈક હોઈ શકે છે માસ માર્કેટનો અર્થ થાય છે ઉદાહરણ તરીકે આખું બજાર તેથી સમગ્ર બજાર કે જે ધ્યાનમાં લેવાનું છે ઉદાહરણ તરીકે ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ બજાર એ માસ માર્કેટ નું ઉદાહરણ છે વિશિષ્ટ બજારનો અર્થ છે ચોક્કસ પ્રકારનું બજાર કે જે વ્યવસાય દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે ઉદાહરણ તરીકે જો આપણે કાર ઉત્પાદક વિશે વાત કરી રહ્યા છીએ તો કાર ઉત્પાદક મૂળભૂત રીતે વિવિધ ઓટોમોબાઈલ ઉત્પાદકો પાસેથી ખરીદી પર આધાર રાખે છે ત્યારપછી વિભાજિત ગ્રાહક સેગમેન્ટ જેનો અર્થ થાય છે માઇક્રો મિકેનિકલ માઇક્રો પ્રિસિઝન સિસ્ટમ્સ જે તે સેવા આપવા જઇ રહી છે તેના વિવિધ ગ્રાહક વિભાગો ઉદાહરણ તરીકે ઘડિયાળ ઉદ્યોગ તબીબી ઉદ્યોગ અને ઔદ્યોગિક ઓટોમેશન ક્ષેત્રો આ બધા જુદા જુદા સેગ્મેન્ટેડ ગ્રાહક સેગમેન્ટ જેવા છે તે પછી અમારી પાસે વૈવિધ્યસભર છે તેથી વૈવિધ્યસભર ગ્રાહક સેગમેન્ટ નો અર્થ થાય છે કે અમુક સમય માટે ચોક્કસ પ્રકારનો ગ્રાહક આધાર સેવા આપી રહ્યો હોય અને તે પછી તેઓ અન્ય પ્રકારના ગ્રાહક આધારમાં વૈવિધ્યીકરણ કરવા માંગે છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે કંપની એમેઝોન તેથી એમેઝોન મૂળરૂપે મુખ્યત્વે છે તે રિટેલ બિઝનેસ ઓનલાઈન રિટેલ બિઝનેસ એન્ટરપ્રાઈઝછે પરંતુ તાજેતરના સમયમાં તેણે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ વેચવા માટે તેના વ્યવસાયમાં વિવિધતા લાવી છે અને આ ડાઇવર્સિફાઇડ ગ્રાહક સેગમેન્ટ છે અને અમારી પાસે મલ્ટી સાઇડેડ સેગમેન્ટ પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો આપણે ક્રેડિટ કાર્ડ કંપની વિશે વાત કરી રહ્યા છીએ તો ક્રેડિટ કાર્ડ કંપનીએ એક તરફ ક્રેડિટ કાર્ડ ધારકો સાથે વ્યવહાર કરવો પડે છે અને વેપારીઓ જેઓ તે ક્રેડિટ કાર્ડ્સ સ્વીકારવા જઈ રહ્યા છે તેથી જેઓ બીજી બાજુ છે તેથી આ બહુપક્ષીય બજારો જેવા છે તેથી આગળનું મૂળભૂત રીતે મૂલ્ય સાંકળનું માળખું છે જે ત્રીજો બિલ્ડીંગ બ્લોક છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ તેથી મૂલ્ય શૃંખલાનું માળખું મૂળભૂત રીતે આ મુખ્ય સંસાધનો અને પ્રવૃત્તિઓ છે જે વ્યવસાયને મૂલ્ય દરખાસ્ત બનાવવા માટે જરૂરી છે તેથી આ મૂલ્ય શૃંખલાનું માળખું ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સંસાધનો અને કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે આ સંસાધનો ભૌતિક સંસાધનો બૌદ્ધિક સંસાધનો માનવ સંસાધનો નાણાકીય સંસાધનો વગેરે હોઈ શકે છે અને આ મુખ્ય સંસાધનોની માલિકી હોઈ શકે છે અથવા તેઓ કંપની દ્વારા ભાડે આપી શકાય છે અથવા તેઓ વિવિધ ભાગીદારના વ્યવસાયિક ભાગીદારો પાસેથી પણ મેળવી શકાય છે તેથી આ વિવિધ પ્રકારના સંસાધનો છે આ મૂલ્ય સાંકળના માળખામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ ઉદાહરણ તરીકે ઉત્પાદન સમસ્યાનું નિરાકરણ પ્લેટફોર્મ કે જેને નેટવર્ક વગેરે ગણવામાં આવે છે આ વિવિધ પ્રવૃત્તિઓ છે તેથી આ એકસાથે મૂલ્ય શૃંખલાના માળખાના મહત્વપૂર્ણ વિચારણાઓ છે ત્રીજો ચોથો બિલ્ડીંગ બ્લોક મૂળભૂત રીતે આવક જનરેશન અને માર્જિનછે જે મૂળભૂત રીતે બિઝનેસમાં દરેક ગ્રાહક સેગમેન્ટમાંથી પેદા થતી આવક વિશે વાત કરે છે અને આ વિવિધ આવક બે અલગ અલગ સ્ત્રોતોમાંથી સ્ટ્રીમ કરી શકાય છે તેથી એક વ્યવહારની આવક હોઈ શકે છે અને આ પુનરાવર્તિત આવક હોઈ શકે છે તેથી ટ્રાન્ઝેક્શન રેવન્યુનો અર્થ થાય છે જે આવક કરવામાં આવે છે તે વિવિધ વ્યવહારોમાંથી પેદા થાય છે અને રિકરિંગ રેવન્યુનો અર્થ છે જેમ કે કોઈ રેવન્યુ મોડલ હોઈ શકે છે જેમાંથી રિકરિંગ ફેશનમાં ગ્રાહક આધારમાંથી આવક પેદા થાય છે તેથી આ આવક જુદી જુદી રીતે પેદા કરી શકાય છે આ આવક આ આવક સબ્સ્ક્રિપ્શન ફીમાંથી અસેટના વેચાણમાંથી પેદા થઈ શકે છે ઉપયોગ ફીમાંથી અથવા ફીમાંથી જે ભાડામાંથી મેળવવામાં આવે છે અથવા આ વિવિધ સંસાધનોમાંથી અથવા સેવાઓ લાયસન્સ ફી બ્રોકરેજ લાઇસેંસિંગ ફીજાહેરાત વગેરે વગેરે માંથી મેળવવામાં આવે છે તેથી બે અલગ અલગ પ્રકારના ભાવો છે જે કોઈપણ આવકના મોડેલમાં ધ્યાનમાં લઈ શકાય છે એક નિશ્ચિત કિંમત છે બીજી ગતિશીલ કિંમત છે તેથી અમારે આમાંના દરેક વિશે ખૂબ વિગતવાર સમજવાની જરૂર નથી મને લાગે છે કે આ માહિતી વધુ મહત્વપૂર્ણ પાસાઓને સમજવા માટે તમારા માટે પર્યાપ્ત હશે જેમ કે આ માહિતી IOT સેટ કરવામાં કેવી રીતે મદદ કરશે અથવા તેના બદલે એક IIOT પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તે પ્રકારના વાતાવરણમાં આવક પેદા કરે છે આગામી બિલ્ડીંગ બ્લોક વેલ્યુ નેટવર્કમાં વેલ્યુ નેટવર્ક પોઝિશનમાં સ્થાન છે તેથી આ સ્થિતિ મૂળભૂત રીતે સપ્લાયર્સ અને ભાગીદારોના વિવિધ નેટવોર્ક પર પણ આધાર રાખે છે અને આ ભાગીદારી અને આ જોડાણો બિઝનેસ મોડલને ઑપ્ટિમાઇઝ કરવા જોખમો ઘટાડવા અને સંસાધનો મેળવવા માટે બનાવવામાં આવશે આગામી બિલ્ડીંગ બ્લોક સ્પર્ધાત્મક વ્યૂહરચના છે તેથી સ્પર્ધાત્મક વ્યૂહરચનાનો અર્થ થાય છે બજારના સેગમેન્ટમાં તેના સ્પર્ધકો પર સ્પર્ધાત્મક લાભ મેળવવા માટે ચોક્કસ કંપનીની વ્યૂહરચના તેથી ત્યાં ત્રણ અલગ અલગ પ્રકારની સ્પર્ધાત્મક વ્યૂહરચના છે જે સામાન્ય રીતે વ્યવસાય ધ્યાનમાં લે છે પ્રથમ એક નેતૃત્વની કિંમત છે બીજી વસ્તુ ગ્રાહકો માટે અનન્ય કંઈક લાવીને તફાવત છે અને ત્રીજી બાબત છે નાના બજાર વિભાગ અથવા ચોક્કસ પ્રકારના બજાર વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જો મોટું બજાર હોય તો સામૂહિક બજાર ધ્યાનમાં લેવાના બદલેએક વિશિષ્ટ બજાર સેગમેન્ટ ને ધ્યાનમાં લેવાના તેથી કોઈપણ વ્યવસાયના આ તમામ વિવિધ પ્રકારના બિલ્ડીંગ બ્લોક્સને સમજ્યા પછી ચાલો હવે આપણે અહીં સ્વિચ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને આ બિઝનેસ મોડલ્સ ની શા માટે જરૂર છે અને સામાન્ય રીતે તેઓ IoT માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે તેથી જો આપણે IoT વિશે વાત કરી રહ્યા છીએ તો IoT નું આગમન મૂળભૂત રીતે વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં વિવિધ અલગ લક્ષણોમાં પરિણમ્યું છે તેમાં IoTના આગમનથી વિવિધ વ્યવસાયો માટેની તકો વધી છે IoT એ IoT ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પ્રક્રિયાઓની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે જે સંપત્તિના ઉપયોગને સુધારવા અથવા વધારવામાં અને ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે IoT ના ઘણા વિવિધ પ્રકારના ફાયદા હોવા છતાં વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં IoT અપનાવવામાં પણ વિવિધ વ્યવસાયિક પડકારો છે પ્રથમ વસ્તુ મૂળભૂત રીતે વસ્તુઓની વિવિધતા છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે IoT વિશ્વમાં આપણે જેની વાત કરી રહ્યા છીએ તે વિવિધ પાસાઓની વિવિધતા છે મૂળભૂત રીતે વિવિધ ભૌતિક પદાર્થોની વિવિધતા જે વસ્તુઓ જોડાયેલ છે તેથી અમે IoT વિશ્વમાં વિશે વાત કરી રહ્યા છીએ અમે વિવિધ ભૌતિક વસ્તુઓના ઇન્ટરનેટવર્ક વિશે વાત કરી રહ્યા છીએ આ વિવિધ ભૌતિક વસ્તુઓમાં અલગ અલગ સેન્સર હશે અને આ સેન્સર ડેટા મેળવશે અને આ ડેટા આગળની પ્રક્રિયા માટે અમુક રિમોટ સર્વર પર મોકલવામાં આવશે મૂળભૂત રીતે આ વિવિધ વસ્તુઓ સામાન્ય રીતે IoT વિશ્વમાં તેઓ વિવિધ પ્રકારના હોય છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે જેથી મૂળભૂત રીતે માત્ર તકનીકી રીતે પરંતુ વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં વિવિધ વસ્તુઓને એકબીજા સાથે જોડવાની વિવિધતાનું આ પાસું તે વ્યવસાયો માટે એક મોટો પડકાર ઉભો કરે છે બીજી વસ્તુ અપરિપક્વતા છે IoT IIoT પણ નવું છે અને IoT જે નવીનતાઓ છે તે બિઝનેસ માટે ઉભો થયો છે તેથી તે ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં કારણ કે નવીનતાઓ નવી છે નવીનતાના સંદર્ભમાં ઘણી અપરિપક્વતા છે જેનો વ્યવસાયમાં વ્યવસાયમાં વ્યવહાર કરવો પડશે તેથી આ વિચારણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યવસાય સેટિંગમાં IoT અપનાવવાની વાત કરી રહ્યા છીએ ત્રીજું એ છે કે બિઝનેસ ઇકોસિસ્ટમ્સ તેઓ IoT વિશ્વમાં સંરચિત નથી તે સામાન્ય રીતે અનસ્ટ્રક્ચર્ડ બિઝનેસ ઇકોસિસ્ટમ્સ છે જે સામાન્ય રીતે આ IoT વાતાવરણમાં અનસ્ટ્રક્ચર્ડ બિઝનેસ ઇકોસિસ્ટમ્સમાં જોવા મળે છે અને આ અસંરચિતતા તે આ વિવિધતાને કારણે ઊભી થાય છે કે જેની મેં શરૂઆતમાં જ વાત કરી હતી ત્યાં વિવિધતા છે અપરિપક્વતા છે અને પરિણામે આ વ્યાપાર ઇકોસિસ્ટમ્સ સામાન્ય રીતે અસંગઠિત છે અને અમે સાચા IoT વિશ્વમાં એક વ્યવસાય વિશે વાત કરી રહ્યા છીએ નહીં અમે વિવિધ બિઝનેસ સેગમેન્ટ્સને કનેક્ટ કરવાની વાત કરી રહ્યા છીએ અને આ વિવિધ બિઝનેસ સેગમેન્ટ્સ બધા જ નથી તે બધા નીચેના ચોક્કસ બિઝનેસ મોડલમાં કામ કરતા નથી અને જેના કારણે આ અસંગઠિત વર્તન આ અસંગઠિતની મિલકત આ બિઝનેસ ઇકોસિસ્ટમ્સમાં ઉદ્ભવે છે તેથી આ IoT બિઝનેસ મોડલ્સે વિવિધ આવશ્યકતાઓને સંબોધિત કરવી આવશ્યક છે આનાથી કંપની સ્તરની બહાર ઇકોસિસ્ટમ સ્તર સુધી વિસ્તાર થશે આ તે છે જેના વિશે હું અગાઉની સ્લાઇડમાં વાત કરી રહ્યો હતો તેથી અમે તે વિશે વાત કરી રહ્યા હતા કે અમે એકલ કંપનીઓ વિશે વાત કરી રહ્યા નથી અમે એક કંપનીને સેવા આપતા IoT વિશે વાત કરી રહ્યા નથી તેથી અમે એક બિઝનેસ ઇકોસિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં ઘણી કંપનીઓ જુદી જુદી જુદી જુદી ભૂમિકાઓ ભજવવા જઈ રહી છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરિયાત છે જો આપણે IoT માટે એક બિઝનેસ મોડલ સાથે આવવું હોય તો કંપનીઓએ જોઈએ ઉદ્યોગે આને ખૂબ ગંભીરતાથી ધ્યાનમાં લેવું જોઈએ IoT પર્યાવરણ માટેના બિઝનેસ મોડલ્સ ના સંદર્ભમાં બીજી વિચારણા એ છે કે ડિઝાઇન માટે સમર્થન હોવું જોઈએ તેમજ જટિલ મૂલ્યોનું વિઝ્યુલાઇઝેશન સ્ટેકહોલ્ડર નેટવર્કમાં મૂલ્ય સ્ટ્રીમ્સ છે તેથી ત્યાં વિવિધ હિસ્સેદારો છે અને આ વિવિધ હિસ્સેદારોની વ્યવસાયિક દ્રષ્ટિકોણથી વિવિધ આવશ્યકતાઓ છે તેથી ડિઝાઇન માટે સપોર્ટ હોવો જોઈએ તેમજ આ જટિલ મૂલ્ય પ્રવાહના વિઝ્યુલાઇઝેશન કે જે આ સ્ટેકહોલ્ડર નેટવર્ક માંથી બનાવવામાં આવશે આગળનો મુદ્દો મૂળભૂત રીતે તમામ હિસ્સેદારો માટે મૂલ્ય દરખાસ્તની સ્પષ્ટ વિચારણા છે જેમાં વપરાશકર્તાઓ અંતિમ વપરાશકર્તાઓ ગ્રાહકો વિવિધ ભાગીદારો કે જેની સાથે તેઓના વ્યાપાર અલગ અલગ MOU ધરાવે છે અથવા તેમની વચ્ચે અલગ અલગ સમજણ હોય છે વ્યવસાયો અને છેલ્લું એ મૂળભૂત રીતે બનાવેલ વાસ્તવિક તકની અંદર અને તેની બહારની સંપત્તિ તરીકે ડેટાની વિચારણા છે તેથી જ્યારે આપણે વ્યાપારી વિશ્વમાં IoT વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા ડેટા વિશે વાત કરીએ છીએ જે ડેટા જનરેટ થાય છે અને IoT માં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે અને આ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે નિશ્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસેટની બહારની સંપત્તિ તરીકે સેવા આપે છે જે કંપનીમાં છે તેથી આ ડેટા IoT ડેટા કંપનીમાં ખૂબ જ મહત્વપૂર્ણ સંપત્તિ છે અને આ માત્ર કંપનીની અંદર જ નથી કે તે એક સંપત્તિ છે પણ કંપનીની અંદર સર્જાયેલી વાસ્તવિક તકની બહાર પણ છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ ડેટા અન્ય સંસ્થાઓ અન્ય ભાગીદાર સંસ્થાઓ અથવા તો કંપનીના ભૌગોલિક પ્રદેશની અંદરની અન્ય સંસ્થાઓ માટે સંપત્તિ તરીકે સેવા આપી શકે છે જ્યાં તે કાર્યરત છે તેનો અર્થ દેશની અંદર અથવા પ્રદેશની અંદર અને બહાર પ્રદેશ તેથી તેની કોઈ મર્યાદા નથી આ ડેટા કંપની માટે એક અવિશ્વસનીય સંપત્તિ છે જેણે આ ડેટા બનાવ્યો છે જેણે ડેટા એકત્રિત કર્યો છે અને અન્ય કંપનીઓ માટે પણ તેથી IoT માટે વિવિધ બિઝનેસ મોડલ છે સૌપ્રથમ જે આપણે સમજવું જોઈએ તે સબ્સ્ક્રિપ્શન મોડેલ છે તેથી સબ્સ્ક્રિપ્શન મોડલ નો અર્થ શું થાય છે તેથી સબ્સ્ક્રિપ્શન મૉડલ અમે તેમાંથી પસાર થઈશું આગામી એક પરિણામ આધારિત મોડેલ છે એસેટ શેરિંગ મૉડલ અને IoT એસ એ સર્વિસ વત્તા હું IoT માં ઉપયોગ માટે સાહિત્યમાં રહેલા કેટલાક અન્ય પ્રકારનાં મૉડલ્સમાંથી પણ પસાર થવાનો છું પ્રથમ IoT માટે સબસ્ક્રિપ્શન મોડલ છે તેથી અનિવાર્યપણે શું થઈ રહ્યું છે તે ડેટા છે જે IoT ઉપકરણો દ્વારા જનરેટ કરવામાં આવે છે આ ડેટા ઉપભોજ્ય છે તે માપી શકાય છે તે માપી શકાય છે અને તે પુનરાવર્તિત છે તેથી તે મૂળભૂત રીતે આ ડેટા છે જે જનરેટ થાય છે તેના વિવિધ પાસાઓ છે અને તે સંસ્થા માટે પુનરાવર્તિત આવક પેદા કરવામાં પણ સક્ષમ છે તેથી આ પ્રકારના સબ્સ્ક્રિપ્શન મોડલ નો ઉપયોગ કરીને તમે ગ્રાહકોને એક વખતના ચાર્જની વાત નથી કરી રહ્યા પરંતુ આ ગ્રાહકોને અમુક પ્રકારની સેવાઓ ઓફર કરી શકાય છે અને ઓફર કરવામાં આવતા સબ્સ્ક્રિપ્શન ના આધારે તેમના પર શુલ્ક લઈ શકાય છે તેથી મૂળભૂત રીતે IoT સેવાઓ ગ્રાહકો સબ્સ્ક્રાઇબ કરવા જઈ રહ્યા છે અને તેમની પાસેથી સબ્સ્ક્રિપ્શનના એકમો ગ્રાહકે સબ્સ્ક્રાઇબ કર્યું છે અને વપરાશના એકમોના આધારે ચાર્જ લેવામાં આવશે તેથી ત્યાં જે થવાનું છે તે એ છે કે આપણે એક વખતના ચાર્જ વિશે વાત કરી રહ્યા નથી અને અમે આ એક વખતની ચાર્જિંગ પદ્ધતિથી આગળ વધી રહ્યા છીએ જે અન્ય પ્રકારના વ્યવસાયો માટે પહેલેથી અસ્તિત્વમાં છે અને પેપર યુઝ પ્રકારના ધોરણે નિયમિત ઉપયોગ પર સામયિક ઉપયોગના આધારે ગ્રાહક પાસેથી ફી વસૂલવામાં આવશે તેથી સબ્સ્ક્રિપ્શન મૉડલ ના વિવિધ ફાયદા છે તે અનુમાનિત પ્રકારનું મોડેલ છે જ્યાં તમે અનુમાન કરી શકો છો કે કેટલી આવક થશે પેઇડ અપડેટ્સ પ્રદાન કરીને અથવા ફ્રીમિયમ મોડલ લાગુ કરીને ઉત્પાદનનું મુદ્રીકરણ કરી શકાય છે તેથી ફ્રીમિયમનો અર્થ છે સેવાના ચોક્કસ સ્તરોની જેમ મૂળભૂત સેવાઓ તે ગ્રાહકો માટે મફત કરી શકાય છે અને પ્રીમિયમ સેવાઓનો શુલ્ક લઈ શકાય છે અને અન્ય ફાયદા એ છે કે પુનરાવર્તિત પોસ્ટ સબ્સ્ક્રિપ્શન ક્રિયાપ્રતિક્રિયાને કારણે વ્યવસાયો ગ્રાહકો સાથે સક્રિય સંબંધોને ઉત્તેજન આપવા સક્ષમ છે આ પ્રકારના સબ્સ્ક્રિપ્શન મોડલ નો ઉપયોગ કરવા માટે વ્યવસાયો તેમના ગ્રાહકો વિશે વધુ જાણવા માટે પણ સક્ષમ છે અને તેઓ ગ્રાહકો તરફથી પ્રતિસાદ આપવા માટે પણ સક્ષમ છે ગ્રાહકો વ્યવસાયોને પ્રતિસાદ આપી શકે છે જેથી વ્યવસાય દ્વારા સુધારેલી સેવાઓ પ્રદાન કરી શકાય તેથી વિવિધ પડકારો પણ છે તેથી લાભો જે અમે સમજી શક્યા છીએ સબ્સ્ક્રિપ્શન મોડલ ના ઉપયોગ પાછળ વિવિધ પડકારો છે તેથી આ બધી વસ્તુઓ જેમ કે ગ્રાહક વ્યવસ્થાપન ઓટોમેટિક ઇન્વોઇસિંગ કારણ કે તે જરૂરી છે અને ઉપયોગના વિવિધ પ્રકારો પર આધારિત વિવિધ પ્રકારના આપમેળે તમારે ગ્રાહકોને ઇનવોઇસ કરવું પડશે તેથી સ્વચાલિત ઇન્વોઇસિંગ સબ્સ્ક્રિપ્શન પ્લાન મેનેજમેન્ટ કુશળ મજૂરની જરૂરિયાત નિયમિત અપડેટની જરૂરિયાત આ વિવિધ જરૂરિયાતો છે જે વ્યવસાયો માટે વિવિધ પડકારો તરીકે પણ રજૂ કરી રહી છે તેથી આ પડકારોને વ્યવસાયો દ્વારા ધ્યાનમાં લેવા જોઈએ જે આ પ્રકારના મોડલ સબ્સ્ક્રિપ્શન મોડલ નો ઉપયોગ કરે છે તેથી સબ્સ્ક્રિપ્શન આધારિત મોડલની જેમ પરિણામ આધારિત મોડલના પણ અલગ અલગ ફાયદા છે આ પરિણામ આધારિત મોડલ તે નફાના માર્જિનમાં વધારો વાટાઘાટ ચક્રમાં ઘટાડો ગ્રાહક સાથે વાટાઘાટ ચક્ર તરફ દોરી જાય છે તેથી ગ્રાહકો અને વ્યવસાય વચ્ચે આ વાટાઘાટો થાય છે પરિણામ આધારિત મોડેલ મૂળભૂત રીતે તેને ઘટાડે છે ત્રીજું છે ઉચ્ચ ગ્રાહક સંતોષ વધેલો ગ્રાહક સંતોષ મને તે રીતે કહેવા દો વ્યવસાયમાં એકંદર જોખમો ઘટાડે છે વિક્રેતા અને ઉપભોક્તાના મૂલ્ય દરખાસ્તનું વધુ સારું સંરેખણ તેથી પરિણામ આધારિત મોડેલના આ વિવિધ ફાયદા છે સબ્સ્ક્રિપ્શન આધારિત મોડલની જેમ ત્યાં પણ વિવિધ પડકારો છે જો કોઈ વ્યક્તિ જો કોઈ વ્યવસાય પરિણામ આધારિત મોડલ અપનાવી રહ્યું હોય તો તેની સામે વિવિધ પડકારો છે કિંમતના માનકીકરણના સંદર્ભમાં પડકારો નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત નીતિઓ પ્રક્રિયાઓ સુરક્ષિત અને વિશ્વસનીય પરિણામ ડિલિવરી સાબિત બિઝનેસ મોડલનો અભાવ વગેરેના સંદર્ભમાં પડકારો પરિણામ આધારિત મોડલના ઉપયોગ પાછળ આ વિવિધ પડકારો છે આગળનું એસેટ શેરિંગ મોડલ છે જ્યાં વ્યવસાયો વર્ચ્યુઅલ રીતે એકીકૃત થાય છે અને આવકના વિનિમયમાં તેમની IoT સક્ષમ મિલકતો બહુવિધ ગ્રાહકો વચ્ચે અથવા અન્ય વ્યવસાયિક સંસ્થાઓ સાથે શેર કરો તેથી આ કંઈક એવું છે કે આપણે ઉદાહરણ તરીકે ટ્રેક્ટરનો ઉપયોગ જોયો છે તેથી કોઈની પાસે ટ્રેક્ટર છે અને તે ટ્રેક્ટર અન્ય ગ્રાહકોને અમુક પ્રકારની આવકના બદલામાં આપી શકાય છે જેથી આ મૂળભૂત રીતે એક પ્રકારનું એસેટ શેરિંગ મોડલ છે આ એસેટ શેરિંગ મોડલ નું ઉદાહરણ છે તેથી તેમના ગ્રાહકો પાસેથી મૂળભૂત રીતે આવકનો ચાર્જ સમય અથવા વપરાશની પ્રકૃતિ ટ્રેક્ટરને કેટલો સમયગાળો આપવામાં આવ્યો છે અથવા ઉદ્યોગ દ્વારા અન્ય કોઈપણ મશીનરી અન્ય ગ્રાહકને ધિરાણ આપવામાં આવી છે તેના આધારે લેવામાં આવે છે તેથી તેઓ ચાર્જ કરી શકાય છે આવક ચાર્જ કરી શકાય છે સમયગાળો અને ઉપયોગની પ્રકૃતિના આધારે તમે જાણો છો કે ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવાતી મશીનરીના વિવિધ પાસાઓ શું છે તે અલગ છે તેથી તે ઉપયોગની પ્રકૃતિના આધારે ગ્રાહક પાસેથી કેવી રીતે આવક વસૂલ કરી શકાય છે તેનું ઉદાહરણ પણ છે તેથી ઉદ્દેશ્ય મૂળભૂત રીતે ડાઉનટાઇમ ઘટાડવાનો અને સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવાનો છે તેથી આ ખૂબ ફાયદાકારક છે કારણ કે જો ગ્રાહક જો કોઈ વ્યક્તિ જો કોઈ વ્યવસાય પાસે ચોક્કસ મશીનરી હોય જો વ્યવસાય ફક્ત તેમના પોતાના હેતુ માટે જ ઉપયોગ કરી રહ્યો હતો તો પછી ચોક્કસ સમયગાળા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવશે તેવી સંભાવના છે અને તે સમયની અન્ય અવધિઓ માટે તે વણવપરાયેલ છોડી દેવામાં આવશે એસેટ શેરિંગ મોડલ નો ઉપયોગ કરવાને બદલે શું કરી શકાય કે અન્ય લોકો સમાન મશીનરીનો ઉપયોગ કરી શકે અને તેઓ ઉપયોગના સમય અને મશીનરીના ઉપયોગની પ્રકૃતિના આધારે ચાર્જ કરી શકાય છે તેથી ઉદાહરણ તરીકે IoT માં સ્માર્ટ ઊર્જા સ્માર્ટ ઊર્જા આ એસેટ્સ શેરિંગ મોડલનું ઉદાહરણ છે તેથી કોઈક પાસે ઉર્જા ઉત્પાદન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ વિવિધ ગ્રાહકો કરી શકે છે તેથી અને તેથી આ મૂળભૂત રીતે એક ઉદાહરણ છે સ્માર્ટ ઊર્જા એ એસેટ શેરિંગ મોડેલનું ઉદાહરણ છે તેથી અગાઉના મોડેલોની જેમ કે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે એસેટ શેરિંગ મોડલના વિવિધ ફાયદાઓ પણ છે ઉદાહરણ તરીકે નફાના માર્જિનમાં વધારો ગ્રાહકોની કિંમતમાં ઘટાડો વ્યવસાયની માપનીયતામાંથી સરળતા સંસાધનોનો બગાડ ઘટાડવો તેથી આ એસેટ શેરિંગ મોડલના ઉપયોગના કેટલાક વિવિધ ફાયદા છે વિવિધ પડકારો પણ છે ઉત્પાદનો અને સેવાઓની સુરક્ષા પ્રદાન કરતી સુરક્ષાના સંદર્ભમાં પડકારો તેથી એકવાર તમે અન્ય વપરાશકર્તાઓને આ વિવિધ સંપત્તિઓ ઉછીના આપો તેથી ઉત્પાદનોની ભૌતિક સુરક્ષાની સુરક્ષા ઓફર કરવામાં આવતી સેવાઓની ભૌતિક સુરક્ષા આને અલગથી ધ્યાનમાં લેવા જોઈએ આના પાસાઓની સુરક્ષા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અન્ય પડકારો જેમ કે ઉદાહરણ તરીકે વિવિધ વ્યાપારી સંસ્થાઓ વચ્ચેની પરસ્પર વ્યવસ્થાઓને ધ્યાનમાં લેવી પડશે એસેટ રૂપરેખાંકન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઉપકરણ સિંક્રનાઇઝેશન અને આ વિવિધ ઉપકરણો વચ્ચે સિનર્જી મિલકત શેરિંગ મોડેલઆ ખૂબ જ મહત્વપૂર્ણ છે આગામી એક IoT એસ એ સર્વિસ છે તેથી તમે IoT એસ એ સર્વિસ ઓફર કરવા વિશે વાત કરતા કેટલાક સાહિત્ય જોશો તેથી આ નામ સૂચવે છે તેમ અમે ગ્રાહકોને લીઝ પર IoT સક્ષમ ઉત્પાદનો પૂરા પાડતા વ્યવસાયો વિશે વાત કરી રહ્યા છીએ અને પછી તે IoT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લીઝ પર આપેલી આવકમાંથી આવક કમાઈ રહ્યા છીએ તેથી આ ઉત્પાદનો કોઈપણ સોફ્ટવેર હાર્ડવેર માહિતી અથવા ડેટા હોઈ શકે છે જે પરિણામો મેં ડેટાના વિશ્લેષણમાંથી મેળવ્યા છે મૂળભૂત રીતે IoT એસ એ સર્વિસ મોડેલમાં કંઈપણ ઉત્પાદન હોઈ શકે છે આ મોડેલમાં આવક ઉત્પન્ન થાય છે જે જનરેટ કરવામાં આવે છે તે ડેટાના જથ્થાના આધારે ઉપયોગમાં લેવાતા વિવિધ સંસાધનોની માત્રા ઓફર કરવામાં આવતા સંસાધનોની ગુણવત્તાના આધારે તેથી આ તમામ વિવિધ વિવિધ પાસાઓ IoT એસ એ સર્વિસમાં આવક મોડલસાથે આવવામાં મદદ કરશે તેથી IIT ખડગપુર ખાતે અમારા સંશોધન જૂથ swan સંશોધન જૂથને સેવા તરીકે સેન્સર અમે સેન્સર એસ એ સેવા ઓફર કરવા પર ઘણું કામ કર્યું છે તેથી આ મૂળભૂત રીતે IoT એ એ સર્વિસનું ચોક્કસ ઉદાહરણ છે અને આ IoT વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રકારનું વ્યવસાય મોડેલ IoT વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અહીં IoT એસ એ સર્વિસના વિવિધ ફાયદાઓ છે ઉદાહરણ તરીકે લાઇસન્સિંગ ખર્ચમાં ઘટાડો આયોજિત અપગ્રેડથી આવકમાં વધારો વિવિધ મૂલ્ય દરખાસ્તોનું વધુ સારું સંરેખણ કાર્યક્ષમ કામગીરી અને વિક્રેતાઓ દ્વારા નિવારક જાળવણી સુધારેલ ગ્રાહક સંબંધો ગ્રાહક સંબંધો તેથી આ IoT એસ એ સર્વિસના વિવિધ અલગ ફાયદા છે તો બીજી બાજુ વિવિધ પડકારો પણ છે ઉત્પાદન સુસંગતતા ડેટાની ચોકસાઈ જાળવવી ડેટાની સુરક્ષા આ IoT એસ એ સર્વિસને અપનાવવાના સંદર્ભમાં વિવિધ પડકારો છે તેથી જેમ હું તમને અગાઉ કહેતો હતો તેથી આ વિવિધ બિઝનેસ મોડલ ઉપરાંત પણ અન્ય બિઝનેસ મોડલ છે જે પણ ઉપલબ્ધ છે જે સાહિત્યમાં સૂચવવામાં આવ્યા છે તેથી ચાલો હું થોડીક વાત કરું તેથી અન્ય ઉત્પાદન વેચવા માટે પ્રોક્સી તરીકે IoT ઉત્પાદનો એ અન્ય પ્રકારનું વ્યવસાય મોડેલ છે તેથી IoT ઉત્પાદનોનો ઉપયોગ અન્ય ઉત્પાદન વેચવા માટે પ્રોક્સીતરીકે થઈ શકે છે બીજા શબ્દોમાં કહીએ તો IoT ઉત્પાદનો ખર્ચ કિંમતે અથવા અન્ય ઉત્પાદનો વેચવા માટે નુકસાનમાં વેચાય છે ઉદાહરણ તરીકે IoT ઉપકરણો ઉત્પાદનોની સ્થિતિ પર નજર રાખી શકે છે અને તે મુજબ ક્રિયાઓ કરી શકે છે અને આનો ઉપયોગ ઉત્પાદકો દ્વારા એવા ઉત્પાદનો વેચવા માટે કરી શકાય છે જેને રિફિલ્સની જરૂર હોય છે તેથી આ એક પ્રકારનું મોડેલ છે જે IoT આધારિત ઉત્પાદનો માટે આકર્ષક છે ડેટા મુદ્રીકરણ માટે એક વાહન તરીકે IoT ઉત્પાદનો આ અન્ય પ્રકારનું મોડેલ છે જેનો ઉપયોગ IoT આધારિત સેવાઓ IoT આધારિત ઉત્પાદનો માટે થાય છે તેથી આ એક પ્રકારનું બિઝનેસ મોડલ છે જે IoT વિશ્વમાં ખૂબ જ આકર્ષક છે તેથી IoT સક્ષમ ઉત્પાદનો સેવાઓ પ્રદાન કરતી વખતે વપરાશકર્તાઓ પાસેથી ડેટા એકત્રિત કરે છે અને આવક કમાવવા માટે આ ડેટા વ્યવસાયો દ્વારા થર્ડ પાર્ટી બિઝનેસને વેચવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ડેટાની પ્રક્રિયા અને એકત્રીકરણ કરવામાં આવે છે અને ગ્રાહકોને તેમના ડેટાના ઉપયોગ અને ગોપનીયતા નીતિઓ વિશે અગાઉથી જાગૃત કરવા પડશે જો તેઓ અપનાવી રહ્યા હોય જો ધંધો અપનાવી રહ્યો હોય IoT વિશ્વમાં આ પ્રકારનું બિઝનેસ મોડલ તેથી આ સાથે અમે IoT ના વ્યવસાયિક પાસાઓના પ્રથમ ભાગને સમાપ્ત કરીએ છીએ તેથી અમે શરૂઆતમાં વિવિધ બિઝનેસ મોડલમાંથી પસાર થયા છીએ જે ઉપલબ્ધ છે અને બિઝનેસ મોડલના વિવિધ પ્રકારો જે ફક્ત IoT જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના બિઝનેસ મૉડલના સાહિત્યમાં ઉપલબ્ધ છે તે પછી અમે IoT વિશિષ્ટ બિઝનેસ મોડલ્સ માંથી પસાર થયા છીએ જે સમુદાયમાં આકર્ષક છે અને કેટલાક વ્યવસાયો પહેલેથી જ IoT માટે આ વિવિધ સૂચિત બિઝનેસ મોડલ અપનાવી રહ્યા છે અને અમે IoT માટે આ દરેક બિઝનેસ મૉડલની માત્ર અલગ અલગ વિશેષતાઓમાંથી પસાર થયા છીએ પરંતુ અમે IoT માટે આ દરેક અલગ અલગ બિઝનેસ મૉડલને અપનાવવામાં વિવિધ ફાયદાઓ અને પડકારોમાંથી પણ પસાર થયા છીએ તો આ કેટલાક સંદર્ભો છે જે તમે તમારી સામે જુઓ છો તેથી જો તમારે આમાંની કોઈપણ બાબતોને વધુ વિગતવાર સમજવાની જરૂર હોય તો તમે આ વિવિધ સંદર્ભોમાંથી પસાર થઈ શકો છો પરંતુ મને લાગે છે કે IoT IIoT તેમજ ઇન્ડસ્ટ્રી 4 0 ને સમજવાના સર્વગ્રાહી દૃષ્ટિકોણથી તેની પાછળની વિભાવનાઓ IIoT ના વ્યવસાયિક પાસાઓને સમજવા માટે માત્ર આટલી સમજ પૂરતી હોવી જોઈએ તેથી અત્યાર સુધી આ વ્યાખ્યાનમાં અમે જે આવરી લીધું છે તે માત્ર બિઝનેસ મોડલ IoT ના વ્યવસાયિક પાસાઓ છે અને હવે પછીના લેક્ચરમાં અમે IIoT ઔદ્યોગિક IoT માટે બિઝનેસ મોડલ અને અન્ય સંબંધિત પાસાઓ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ તેથી ત્યાં આપણે થોડું વૈવિધ્યીકરણ કરીશું અને અમે IIoT ના વિશિષ્ટ મુદ્દાઓ અને તેના સંબંધિત વ્યવસાયિક પાસાઓ વિશે વાત કરીશું